તેથી સાહિત્યમાં આ કરવાની ત્રણ લોકપ્રિય રીતો છે તેથી મેં તમને પહેલેથી જ એક પ્રકારનો સંકેત આપ્યો છે કે અહીં તમારો વાયર નો પ્રકાર છે હું તેને ફક્ત એક નાના ગેપ ડેલ્ટા દ્વારા વિભાજિત કરવા જઈ રહ્યો છું અને હું તેને જનરેટર સાથે જોડવા જઈ રહ્યો છું જેનો અમુક વોલ્ટેજ VA છે તેથી આ V A2 પર છે તેમ તમે કહી શકો અને −VA2 પર અને આ અંતર δ છે તેથી તે છે તમારું RF જનરેટર લો અને તેને આ વાયર ની મધ્યમાં પ્લગ કરો જેથી તે V A જનરેટ કરશે હવે યાદ રાખો કે આ DC VA નથી આ એક વધઘટ થતો વોલ્ટેજ હશે જે તમે આવર્તન પર રેડિયેટ કરવા માંગો છો બરાબર તો અહીં શું હું આ સેગમેન્ટ ની અંદરના ઈન્સિડ્ન્ટ ક્ષેત્રને જાણું છું હા તે છે તે શું છે વિદ્યાર્થી હા તે VAδ છે અને અહીં Ei શું છે ડેલ્ટા ગેપની બહાર તેથી હું તેને કાપી રહ્યો છું તેથી જ્યારે તમે કરો ત્યારે જ તમે આ સેગમેન્ટ માં સબ કાપવા જઈ રહ્યા છો કરવા જઈ રહ્યું છે જે વાયર ના માત્ર એક ભાગ પર છે અન્ય જગ્યાએ નહીં તેથી અહીં Ei એ 0 છે તો મારો મતલબ છે કે તમારી પાસે તમારો કંડક્ટર આ પ્રમાણે છે તેથી એવું વિચારશો નહીં કે મેં કંડક્ટર ને તેના એક કંડક્ટર ને અને મધ્યમાં એક RF જનરેટર તરીકે તેની તરફ પ્લસ અને માઈનસ બંનેમાં લીડ્સ સાથે જોડ્યા છે વિદ્યાર્થી હા અમે બે બિંદુઓ લઈએ છીએ અને તે બે બિંદુઓ પર તમે આને જોડો છો અને તેથી તેથી જ મેં આ લીડ્સ બતાવ્યા છે જેમ કે એક અહીં જોડાઈ રહ્યો છે અને બીજો અહીંથી કેટલાક ગેપ ડેલ્ટા પર જોડાઈ રહ્યો છે વિદ્યાર્થી કરંટ ને કોઇ બ્રેક નથી વિદ્યાર્થી e i 0 પર ઉપલા સેગમેન્ટ્સ પર વિદ્યાર્થી અરે વાહ તે ફરીથી છે આપણે કહેવું જોઈએ કે તે સ્ટેટિક્સ અંદાજ છે વિદ્યાર્થી વેલ આ એક પ્રકારનું આ અમારું મોડેલ છે યાદ રાખો કે તે નથી જઈ રહ્યું તે ચોક્કસ નથી પરંતુ તે એક મોડેલ છે જે તમને અહીં પર્યાપ્ત પરિણામો આપે છે વિદ્યાર્થી તે જોઈએ છે લંબાઈ ફરીથી કહે છે વિદ્યાર્થી લંબાઈ વિદ્યાર્થી બીજું છે વિદ્યાર્થી પછી પછી તે સમકક્ષ નથી જો હા તો તમારે તમારી ટ્રાન્સમિશન લાઇન થિયરી નો આશરો લેવો પડશે પરંતુ મુદ્દો એ છે કે અહીં આ પ્રેરિત વોલ્ટેજ ને કારણે છે મારો મતલબ છે કે અહીં લાગુ થયેલા આ વોલ્ટેજ ને કારણે હવે એક કરંટ હશે જે વાયર માં વહેશે બરાબર અને તે વાયર કરંટ પ્રેરિત થશે વાયર અન્ય સ્કેટર્ડ ફીલ્ડનું ઉત્પાદન કરશે જેની આપણે ગણતરી કરી રહ્યા છીએ અને તે એકસાથે કંડક્ટર માં 0 છે તેથી આ તમારો ડેલ્ટા ગેપ છે જે લાગુ કરવા માટે આ સૌથી સરળ છે કારણ કે માત્ર આપણે ગેપ માં Aδ મૂલ્યો અને બીજે બધે 0 જોઈ શકીએ છીએ તેથી આ કૉલમ વેક્ટર કે જે તમારી પાસે છે તે બધા જુદા જુદા zm માટે કૉલમ વેક્ટર છે તેથી તે zm કે જે આ સેગમેન્ટ નું કેન્દ્ર છે તે તમે આ મૂલ્યમાં અન્ય તમામ સ્થાનો પર 0 મૂકો છો તે લાગુ કરવું ખૂબ જ સરળ છે બરાબર બીજી વસ્તુ એ છે કે આ ચુંબકીય ફ્રિલ જેને કહેવાય છે તે ગ્રાઉન્ડ પ્લેન જેવું છે અને તેની ઉપર મોનોપોલ ની જેમ બેઠેલી કોએક્સિયલ કેબલ છે અને પછી ઇમેજ થિયરી દ્વારા શું થાય છે હું આના પ્રતિબિંબ દ્વારા ગ્રાઉન્ડ ને બદલું છું પરંતુ એક વસ્તુ છે જેનો મારો મતલબ છે કે આપણે વિગતમાં જઈશું નહીં પરંતુ આ કરવાના પરિણામે મારી પાસે એક નાનું ચુંબકીય બાકી છે તેથી આ વસ્તુને ચુંબકીય ફ્રિલ કહેવામાં આવે છે બરાબર તેથી આ ગ્રાઉન્ડ છે અને આ કોએક્સિયલ કેબલ છે અને આ ચુંબકીય ફ્રિલ તેના માટે કેટલાક સમીકરણો છે જે તમને સમગ્ર લંબાઈ પર થોડો Ezi આપે છે આપણે આ ચર્ચામાં તેનો ઉપયોગ કરીશું નહીં પરંતુ મારો મતલબ છે કે ત્યાં પૂરતું સાહિત્ય છે જે તમે ચુંબકીય ફ્રિલ જોઈ શકો છો અને છેલ્લે ત્રીજી વસ્તુ તેથી આ બંને ટ્રાન્સમિટિંગ એન્ટેના માટે છે રીસીવિંગ એન્ટેના માટે પણ એક પ્રેરિત વોલ્ટેજ છે મારો મતલબ પ્રેરિત છે ત્યાં એક ઈન્સિડ્ન્ટ તરંગ છે જે સ્ત્રોતની સમકક્ષ પેદા કરશે તેથી અહીં મારું એન્ટેના છે અને અહીં તેના પર કેટલાક પ્લેન તરંગો પડી રહ્યા છે તેથી તે કિસ્સામાં હું શું લખીશ Ezi સમાન માત્ર ઇલેક્ટ્રિક ક્ષેત્રની કિંમત આ પ્લેન તરંગ સમગ્ર વસ્તુ પર પડી રહ્યું છે બરાબર તેથી ત્યાં એક ક્ષેત્ર છે જે આ વાહકના દરેક બિંદુ પર પહેલેથી જ છે અને તેનું મૂલ્ય ફક્ત ની કિંમત જેટલું જ થવાનું છે વિદ્યાર્થી એક નાના ફેરફાર સાથે તે સમયે ફીલ્ડનું મૂલ્ય યાદ રાખો કે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ વિશે વાત કરી રહ્યા છીએ અને મેં આ એરૉ તેના અનુરૂપ દોર્યા છે આ એરૉ તરંગ વેક્ટર ને અનુરૂપ છે કે સામાન્ય રીતે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે હશે E આ રીતે હશે બરાબર અને H એ બોર્ડની અંદર આવશે તેથી આ તેનો z ઘટક બનશે કારણ કે યાદ રાખો કે આપણે આને લાગુ કરી રહ્યા છીએ અમે સપાટી સાથે અથવા આંતરિક ભાગ પર અને z અક્ષ સાથે ફક્ત z ઘટકને જ જોઈ રહ્યા છીએ તેથી આ બન્યું જે ωt ટર્મ વિના તમારું પ્લેન વેવ છે હા મારો મતલબ છે કે જો તમારી પાસે અલગ ધ્રુવીકરણ હોય હા જો તમારી પાસે અલગ ધ્રુવીકરણ હોય તો આ ડોટ પ્રોડક્ટ અલગ હશે અને આ અંદર દરેક બિંદુએ બિન શૂન્ય હશે તમારા પ્રત્યેક z કેસ બનવા માટે વિદ્યાર્થી અમને કંઈ મળ્યું નથી E0 એ આ ઈન્સિડ્ન્ટ તરંગનું કંપનવિસ્તાર છે જે તમારી પાસે આવી રહ્યું છે ગમે તે તમને સમસ્યામાં આપવામાં આવે છે અરે વાહ તમારે ફક્ત તેનો z ઘટક લેવો પડશે અને તમારા કૉલમ વેક્ટર માં અહીં છે મૂલ્યો મૂકો કારણ કે તે વધારાની ઈન્સિડ્ન્ટ વધારાની ઇલેક્ટ્રિક ફિલ્ડ છે જે અહીં આવી રહી છે પ્રેરિત કરંટ ને કારણે છૂટાછવાયા ક્ષેત્ર ઉપરાંત તે બે ક્ષેત્રો છે જે કંડક્ટર માં હાજર છે જેનો એકસાથે સરવાળો 0 હોવો જોઈએ બરાબર તેથી આ ટ્રાન્સમિશન કેસ માટે હતું અને આ રીસીવિંગ કેસ માટે છે